આઈઆઈઓટી માટે એસડીએન પરના અગાઉના વ્યાખ્યાનમાં આપણે 2 વસ્તુઓ તરફ ધ્યાન આપ્યું સૌ પ્રથમ આપણે સમજી ગયા કે એસડીએન આર્કિટેક્ચર શું છે જેનરિક એસડીએન આર્કિટેક્ચર ના વિવિધ ઘટકો શું છે અને ત્યારબાદ આપણે આઈઆઈઓટીના વિશિષ્ટ આવશ્યકતાઓ પર ધ્યાન આપ્યું અને એસડીએન આઈઆઈઓટી સાથે કેવી રીતે એકીકૃત થઈ શકે છે અને આઈઆઈઓટી ની વિશિષ્ટ આવશ્યકતાઓને વધુ કાર્યક્ષમ કેવી રીતે પૂરી પાડવી એ જોયુ આપણે હવે આગળ ચાલુ રાખીએ છીએ અને હવે આપણે આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં જુદા જુદા નેટવર્ક દૃશ્યોમાં એસડીએન કેવી રીતે કેટલાક જુદા જુદા ઉકેલો અને તેની ઉપયોગિતાને પૂરી કરે છે તે જોવા જઈ રહ્યા છીએ તેથી જો આપણે એસડીઆઈઆઈઓટી વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે વિવિધ પ્રકારનાં નેટવર્ક પરંપરાગત નેટવર્ક્સ ઇન્ટરનેટ જેવા કે પબ્લિક નેટવર્ક્સ સેન્સર નેટવર્ક્સ જે આઇઆઇઓટી માટે વધુ વિશિષ્ટ છે અને આપણી પાસે પણ આ ક્લાઉડ ખાસ કરીને ઉદ્યોગ ગ્રેડના ક્લાઉડ ઔદ્યોગિક પરંપરાગત બસ નેટવર્ક્સ ડિવાઇસ લેયર વગેરે વિવિધ સેન્સર્સને કનેક્ટ કરે છે તેથી આપણે તેમને એસડીએન સક્ષમ કરવા માટે કેવી રીતે ઉપયોગ લઇ રહ્યા છો એ આપણે ખૂબ ઉચ્ચ સ્તર પર જોવાની છે અને ખાસ કરીને આ દરેક આર્કિટેક્ચરોમાં મુખ્ય મુશ્કેલ ક્ષેત્રોને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં એસડીએન અમલીકરણ પડકાર ઉત્પન્ન કરશે અને આપણે આ વિશિષ્ટ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે શું કરો છો એ આપણે આ વિશેષ વ્યાખ્યાનમાં જોઈશું તેથી ચાલો પહેલા સેન્સર નેટવર્કથી શરૂ કરીએ સેન્સર્સએ આઇઓટી અને આઇઆઇઓટીની ચાવી છે તેથી જો આપણે વર્ચ્યુઅલાઈઝેશન વિશે વાત કરી રહ્યા છીએ સોફ્ટવેર વ્યાખ્યાયિત અથવા નિર્ધારિત સેન્સર નેટવર્ક પ્લેટફોર્મ તેનો અર્થ એ કે હાલના સેન્સર નેટવર્ક આપણે તેમને સોફટવેરને નિર્ધારિત બનાવવા માંગતા હો જો તમારે તે કરવા માંગતા હોય તો તમારે સેન્સર મોનિટરિંગ ડેટા એક્વિઝિશન અને મેનેજમેન્ટ અને ઓપ્ટિમાઇઝેશન આ સેન્સર અને સેન્સર નેટવર્કના ના મુદ્દાઓ છે તેથી સામાન્ય રીતે આપણી પાસે એસડીએન અથવા એસડી જેવા સક્ષમ સેન્સર નેટવર્કનું એક દૃશ્ય હશે આપણી પાસે ખૂબ જ તળિયે ડેટા પ્લેન હશે ડેટા પ્લેનમાં આ બધા જુદા જુદા સેન્સર્સ હશે જે વિવિધ એક્સેસ કંટ્રોલ એક્સેસ ડિવાઇસીસ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે અને ડેટા પ્લેનમાં આ વિવિધ ઉપકરણો સેન્સર વગેરે આ વિવિધ પરિવહન ઉપકરણો કાર બસો પર હોઈ શકે છે અથવા તેઓ વિવિધ ઔદ્યોગિક ઇમારતો અથવા અન્ય ભાગોમાં હોઈ શકે છે પછી આપણી પાસે નિયંત્રણ પ્લેન છે આ નિયંત્રણ પ્લેનમાં મૂળભૂત રીતે સેન્સર મોનિટરિંગ ડેટા એક્વિઝિશન અને મેનેજમેન્ટ અને ઓપ્ટિમાઇઝેશન ના માટે જુદા જુદા ઘટકો હોય છે સ્વાયત પ્રણાલીમાં સ્વ ઓપ્ટિમાઇઝેશનના ખૂબ મહત્વનું છે સ્વ ઓપ્ટિમાઇઝેશન અને સ્વ સંચાલન એકંદરે સોફ્ટવેરે નિર્ધારિત સેન્સર નેટવર્ક આર્કિટેક્ચરમાં લાગુ કરવું પડશે અને પહેલાંની જેમ ટોચ પર આપણી પાસે ઉપયોગીકરણ ફોલ્ટ ટોલરન્સ ઉત્પાદન કસ્ટમાઇઝ્ડ ઉત્પાદન બિલિંગ અને વ્યવસાય તર્કના અમલીકરણોના મુદ્દાઓની કાળજી લેતી આ બધી જુદી જુદી એપ્લિકેશનો છે તો ચાલો હવે આ વિશિષ્ટ નિયંત્રણ પ્લેન પર ધ્યાન કેન્દ્રિત કરીએ તેથી આપણે સેન્સર મોનિટરિંગ ડેટા એક્વિઝિશન અને મેનેજમેન્ટ અને ઓપ્ટિમાઇઝેશનના મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને સ્વાયત્ત સંચાલન અને ઓપ્ટિમાઇઝેશનના દૃષ્ટિકોણથી તેથી આ 3 ઘટકોને આપણે ટૂંક સમયમાં જ જોઈશું કે વિવિધ અન્ય નેટવર્ક સેટિંગ્સમાં પણ પુનરાવર્તન થશે સામાન્ય રીતે ઇન્ટરનેટ પર સાર્વજનિક નેટવર્ક્સ જુઓ તેથી સાર્વજનિક નેટવર્કમાં વિવિધ ઘટકો જેવા કે સ્વીચો રાઉટર્સ અને ઍક્સેસ ડિવાઇસેસ હશે તેથી આ તે છે જે ડેટા પ્લેનમાં હશે એપ્લિકેશન લેયરમાં મૂળભૂત રીતે આપણી પાસે આપણે જેની પહેલાં વાત કરી હતી તે વધુ કે ઓછામાં બદલાતા નથી પરંતુ અહીં જાહેર નેટવર્ક્સના સંદર્ભમાં કંટ્રોલ પ્લેનમાં આપણી પાસે સમાન પ્રકારની બાબતો જેવી છે જેમ કે આપણે સોફ્ટવેરે નિર્ધારિત સેન્સર નેટવર્કના સંદર્ભ ચર્ચા કરી હતી તેથી અહીં આપણે નેટવર્ક મોનિટરિંગ પછી ડેટા ટ્રાન્સમિશન સેવા અને ખાસ કરીને સ્વાયત વ્યવસ્થાપન અને ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરી રહ્યા છીએ તે સોફ્ટવેર નિર્ધારિત સેન્સર નેટવર્ક માટે આપણે કંટ્રોલ લેયરમાં જોયું હતું તે સમાન છે ઔદ્યોગિક કલોઉડના સંદર્ભમાં આપણે જોયું તેમ કલોઉડ ખૂબ જ મહત્વપૂર્ણ છે આઇઆઇઓટી લાગુ કરવા માટે ડેટા સેન્ટર અને ક્લાઉડ ડેટા સેન્ટર નેટવર્ક વધુ વિશિષ્ટ અને ક્લાઉડ ખૂબ મહત્વપૂર્ણ છે અને સોફ્ટવેર વ્યાખ્યાયિત ઔદ્યોગિક કલોઉડ સેટિંગ્સ માટે તમારે નિયંત્રણ પ્લેનમાં અહીંના મુદ્દાઓની કાળજી લેવી જરૂરી છે તેથી અહીં આપણે પ્રોસેસ યુનિટ મોનિટરિંગ ડેટા પ્રોસેસિંગ સર્વિસ જેવા મુદ્દાઓની કાળજી લેવી પડશે અને ફરીથી આ મેનેજમેન્ટ અને ઓપ્ટિમાઇઝેશનના પહેલા જેવા જ રહે છે તેથી પ્રક્રિયા અને પ્રક્રિયા એકમનું નિરીક્ષણ આ તે છે જે નિયંત્રણ પ્લેનમાં સંચાલન અને ઓપ્ટિમાઇઝેશનના ઉપરાંત છે આ આઈઆઈઓટી સેટિંગ્સમાં ઔદ્યોગિક કલોઉડ સોફ્ટવેર નિર્ધારિત ઔદ્યોગિક કલોઉડમાં નિયંત્રણ પ્લેનના બિલ્ડિંગ બ્લોક્સ છે જો આપણે ઔદ્યોગિક બસ નેટવર્ક વિશે વાત કરી રહ્યા છીએ તો ઔદ્યોગિક બસ નેટવર્કમાં શું થવાનું છે ડિવાઇસ લેયર પર આપણે આ ઔદ્યોગિક સંદેશાવ્યવહાર કરવા જઇ રહ્યા છીએ ઔદ્યોગિક બસ કમ્યુનિકેશન બસ કે જેમાં આ વિવિધ સેન્સર અને અન્ય નેટવર્ક ડિવાઇસેસ ઔદ્યોગિક બસને ફીટ કરવામાં આવશે તેથી આ આપણું ઔદ્યોગિક બસ નેટવર્ક છે અને જેમાં વિવિધ સેન્સરવાળી આ તમામ જુદી જુદી મશીનરીઓ ફીટ થવા જઈ રહી છે અને હંમેશાની જેમ આપણી પાસે આ એપ્લિકેશનો છે પરંતુ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એસડીઆઈઆઈઓટીમાં નિયંત્રણ પ્લેનમાં ઔદ્યોગિક બસ નેટવર્કને લાગતા વિવિધ ઘટકો છે તેથીઆપણી પાસે અહીં બસ સ્ટેટ મોનિટરિંગ ડેટા પ્રોસેસિંગ સર્વિસ અને મેનેજમેન્ટ અને ઓપ્ટિમાઇઝેશન છે તેથી વિવિધ સેટિંગ્સ અને જુદા જુદા આર્કિટેક્ચરો માટે સોફ્ટવેર વ્યાખ્યાયિત નેટવર્ક્સ બધાં છે ત્યાં બધાં વિવિધ પ્રકારનાં સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સ અને ખાસ કરીને આઇઓટી અને આઇઆઇઓટી માટે ઘણા બધા સંશોધન કાર્ય ચાલી રહ્યા છે આઇઆઇઓટીની ઔદ્યોગિક સેટિંગ્સ આવશ્યકતાઓ વધુ વિશિષ્ટ છે અહીં કેટલીક વિશિષ્ટ આવશ્યકતાઓ છે તેથી ત્યાં એક કાર્યકારી જૂથ છે જે 6ટીઆઈએસસીએચ વર્કિંગ જૂથ તરીકે ઓળખાય છે તેથી આ મૂળભૂત રીતે ટીએસસીએચ છે મૂળભૂત રીતે ટાઇમ શિડ્યુલ ચેનલ હોપિંગ માટે વપરાય છે તેથી ટાઇમ શિડ્યુલ ચેનલ હોપિંગ ખરેખર તેઓ જેની વાત કરે છે તે સમય સ્લોટેડ મિકેનિઝમમાં ચેનલ હોપિંગ છે જ્યાં તેઓ સમયની ટુકડાઓ બનશે જે ત્યાં હશે અને જુદા જુદા ઉપકરણોને અને નિયંત્રકને તે જ સમયે આ જુદા જુદા સમયના ટુકડા અથવા સમય સ્લોટ્સ સોંપી દેશે આ વિશેષ સોફ્ટવેર 6TiSCH મૂળભૂત રીતે તે જ વાત કરે છે આ એક વિશાળ કાર્ય છે જે ખૂબ જ ટૂંક સમયમાં ચાલી રહ્યું છે ચાલો હું ફક્ત તમને ઝાખી આપી શકું પરંતુ જો તમારે આ ઉપરાંત વધુ જાણવાની જરૂર હોય તો આ તે વિશેષ સાહિત્ય છે જેનો આપણે સંદર્ભ લઈ શકો છો ત્યાં ઘણા બધા અન્ય સાહિત્યિક વિશે વાત કરવામાં આવી રહી છે 6TiSCH ખાસ કરીને સોફ્ટવેર વ્યાખ્યાયિત 6TiSCH માં ઘણાં વિવિધ સંશોધન સાહિત્ય છે જે તમારા વાંચનમાં લેવા માટે ઉપલબ્ધ છે તેથી સમય સુનિશ્ચિત ચેનલ હોપિંગ ટીઆઈએસસીએચ દૃશ્યમાં આપણે નિશ્ચયવાદી કમ્યુનિકેશન વિશે વાત કરી રહ્યા છીએ જે ઔદ્યોગિક સેટિંગ્સમાં ખૂબ મહત્વપૂર્ણ છે તેથી આ નિર્ધારિત સંદેશ વ્યવહાર આઈઓટી અને આઈઆઈઓટી જેવા અવરોધવાળા નેટવર્કમાં અસરકારક રીતે સંસાધન ફાળવણીની જોગવાઈને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કારણ કે આ ઉર્જા અર્થાત એનર્જી ગણતરી સ્ટોરેજ નેટવર્ક સંસાધનો અને તેથી વધુને લગતા અવરોધ છે તેથી આ આઈઇટીએફ 6ટીઆઈએસસીએચ કાર્યકારી જૂથ છે જેણે વિવિધ ઉદ્દેશો રજૂ કર્યા છે જે ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ ઓટોમેશન અને ઔદ્યોગિક એપ્લિકેશન્સનું નિરીક્ષણ કરવા માટે સંબંધિત છે 6ટીઆઈએસસીએચ માં એસડીએન ના અમલીકરણ માટે વિવિધ પડકારો છે આઈઆઈઓટી દૃશ્યોમાં અવિશ્વસનીય લિંક્સ સાથે વ્યવહાર કરવાની પડકારો આપણી પાસે ઓછા પાવર નેટવર્ક દૃશ્યો છે નેટવર્ક દૃશ્યો જે હાનિકારક અવિશ્વસનીય છે અને તેથી લિંક્સ અને ઘટકો અને દૃશ્યો સંદર્ભમાં છે તેથી તે એક અત્યંત ગતિશીલ અવિશ્વસનીય ઓછી શક્તિ ખૂબ જ મર્યાદિત દૃશ્ય છે જ્યાં આપણે એસડીએનનુ અમલીકરણ કરવુ છે તેથી આ એક ખૂબ જ પડકારજનક કાર્ય છે અને આવું કરવા માટે ઘણા સંશોધન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને અહીં આ સંદર્ભ છે કે આપણે 6ટીઆઈએસસીએચ માં એસડીએન અમલીકરણ વિશે કેવી રીતે વિચારી શકો છો તે સમજવા માટે આપણે આની શરૂઆત કરી શકો છો તેથી નિયંત્રણ ઓવરહેડ પણ છે કારણ કે આપણે એસડીએન વિશે વાત કરી રહ્યા છો એસડીએનને એ નિયંત્રણના ઓવરહેડ સાથે વ્યવહાર કરવો તે એક મહત્વનું પડકાર છે જે આપણે જાણો છો તેમાંથી એસડીએન જોડે એ એક મહત્વપૂર્ણ પડકાર છે તે ઘણાં ફાયદા આપે છે પરંતુ તે એક પડકાર પણ છે અને મૂળભૂત રીતે આપણે આ નિયંત્રણ ઓવરહેડ સાથે સ્લાયસીંગ કાપવાની મિકેનિઝમથી કેવી રીતે વ્યવહાર કરો છો એ દરખાસ્ત અહીં કરવામાં આવી છે અને આ વિશેષ સ્લાયસીંગ મિકેનિઝમ માં આપણે જે વિશે વાત કરી રહ્યા છીએ તે છે વિવિધ ટાઇમ સ્લાઈસ અથવા ટાઇમ સ્લોટ પ્રકારના ખ્યાલો છે અને ખાસ ઉપકરણો છે ખાસ સમય સ્લોટ છે અંતિમ ઉપકરણો ધાર એજ -edge ઉપકરણ ખાસ સમય સ્લોટ શેર કરે છે અને અન્ય સમય સ્લોટ્સ નિયંત્રકને આપવામાં આવશે તેથી તે બધા આનો ઉપયોગ કરશે આપણે જાણો છો કે તે બધા સમયના જુદા જુદા સ્લાયસિસ અથવા સ્લોટ્સમાં સમયના વિવિધ પોઇન્ટ પર તેનો ઉપયોગ કરશે તેથી મૂળભૂત રીતે સ્લાયસીંગ પદ્ધતિ તમને 6ટીઆઈએસસીએચ નેટવર્ક પર વધુ કાર્યક્ષમ રીતે ડેડીકેટેડ ફોરવર્ડિંગ પાથ આપશે અને નિયંત્રણ ઓવરહેડને ઘટાડવામાં પણ તમને મદદ કરશે તેથી મૂળભૂત રીતે કોઈ એક 6ટીઆઈએસસીએચ ને સોફ્ટવેર વ્યાખ્યાયિત કરવા જઇ રહ્યું છે જે સ્લાયસીંગ પદ્ધતિ દ્વારા પ્રદાન કરવામાં આવે છે નિવારક નિમ્ન વિલંબતા ડીટરમીનીસ્ટિક લો લેટન્સી પ્રદાન કરે છે નેટવર્કના પ્રભાવમાં સુધારો કરવા માટે સંદેશાવ્યવહાર કરે છે ખાસ કરીને નિયંત્રણ ઓવરહેડના એકંદર ઘટાડાથી સુધારો કરે છે તેથી ફાયદા એ થશે કે જો આપણે એસડીએન નો ઉપયોગ કરો છો તો આપણે આ બધી બાબતોનું વધુ કાર્યક્ષમ રીતે કાળજી લેશો ખૂબ ટૂંકમાં આ છે કે આ સોફ્ટવેર 6ટીઆઈએસસીએચ પ્રોટોકોલ સ્ટેક જેવું દેખાય છે તેથી હું તેમાંથી વિગતવાર રીતે પસાર થવાનો નથી પરંતુ આપણે અહીં જોઈ શકો છો કે આ વિવિધ સ્તરો છે તેથી આપણે અગાઉ જે વાત કરી તે ખૂબ જ નીચે 802 4 ધોરણ પરના સ્તરો છે પરંતુ આ કસ્ટમાઇઝ્ડ સ્તરો આપણે જાણો છો જેમ કે ટીએસસીએચ આરડીસી સિન્ક પછીઆપણીપાસે આ 802 4 2015 ટીએસસીએચ મૅક છે અને તે પછીઆપણીપાસે આ 6 નીચી પન એચસી તેથી 6 લો પન મૂળભૂત રીતે આપણે જાણો છો કે આ એક નેટવર્ક લેયર પ્રોટોકોલ છે 6 લો પન આપણે તેના વિશે અગાઉ જુદા વ્યાખ્યાનમાં વાત કરી છે અને આ 6 મૂળભૂત રીતે આઈપીવી6 માંથી આવે છે અને 6ટીઆઈએસસીએચ પ્રોટોકોલમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ નામ 6ટીઆઈએસસીએચ મૂળભૂત રીતે 6 આ આઈપીવી6 માંથી આવે છે અથવા 6 આ 6 લો પનમાંથી આવે છે અને પછી આપણી પાસે માઇક્રો એસડીએનની આ વિભાવનાઓ ખ્યાલો છે અને આ માઇક્રો એસડીએન મૂળભૂત રીતે લાઇટવેઇટ પ્રોટોકોલ સ્ટેક રજૂ કરે છે જે કંટ્રોલ પ્લેન ઓવરહેડ ઘટાડવામાં સક્ષમ છે અને તે આ કોન્ટીકી ઓપરેટિંગ સિસ્ટમમાં આઇઇઇઇ 802 4 IEEE 802 4 અમલીકરણ પર આધારિત છે અને સેન્સર નેટવર્કમાં અનુકરણ માટે કોન્ટીકીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તેથી આ મૂળભૂત રીતે આ કોન્ટીકી ઓપરેટિંગ સિસ્ટમની ટોચ પર ચાલે છે તેથી આઇઓઓટી માટે સોફ્ટવેર વ્યાખ્યાયિત ધાર અર્થાત એજ આ એકંદર આર્કિટેક્ચર જે આપણી પાસે છે ધાર અર્થાત એજ નેટવર્કમાં વિવિધ ઔદ્યોગિક ઉપકરણો અને ઉપકરણો છે જે અહીં બતાવ્યા પ્રમાણે છે અને પછી આપણી પાસે આ જુદા જુદા ક્લસ્ટર હેડ છે અને આપણી પાસે ત્યાં આ એજ સર્વરો છે જે પછી આ ખાસ રીતે ઇન્ટરનેટ કાર્ય કરશે અને પછી આપણી પાસે આ એસડીએન નિયંત્રક છે જે આખી વસ્તુને નિયંત્રિત કરવા માટે ટોચ પર બેઠું છે તેથી આપણે સોફ્ટવેર વ્યાખ્યાયિત ધાર અર્થાત એજ આઈઆઈઓટી આર્કિટેક્ચર જેવા ક્લસ્ટર હેડ ઔદ્યોગિક ક્લાઉડ એજ નેટવર્ક સોફ્ટવેર વ્યાખ્યાયિત નેટવર્ક કંટ્રોલર ઉપકરણો અને સાધનો છે અને આ એપ્લિકેશનો જે આ વિશેષ આર્કિટેક્ચરમાં સર્વગ્રાહી રૂપે દર્શાવવામાં આવ્યા છે જેવા એપ્લિકેશન ધરાવતા હશો જે તદ્દન સ્વ વર્ણનાત્મક છે તેથી આપણે વધુ વિગતવાર આ દરેક ઘટકોમાંથી પસાર થવાની જરૂર નથી તેથી સ્માર્ટ એનર્જી સ્માર્ટ રીડ દ્રશ્યો માટે પણ સોફ્ટવેર નિર્ધારિત કંટ્રોલ પ્લેન લાગુ પડે છે સ્માર્ટ ગ્રીડ મોનિટરિંગ સિસ્ટમ્સમાં કેન્દ્રીયકૃત નિયંત્રકનો ઉપયોગ કરી શકાય છે સોફ્ટવેરમાં વ્યાખ્યાયિત સ્માર્ટ ગ્રીડ ઘટકો જેવા કે ડિસ્ટ્રિબ્યુટેડ મેનેજમેન્ટ સિસ્ટમ ડીએમએસ ડીઇઆરએમએસ જે મૂળભૂત રીતે ડિસ્ટ્રિબ્યુટેડ એનર્જી રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેના અન્ય ઘણા ઘટકો છે સ્કાડા ત્યાં છે જે ઓટોમેશન માટે અગત્યનું છે કારણ કે આપણે આઈઆઈઓટી ના સ્વચાલિતકરણ અને સક્ષમકરણ પહેલાં જોયું છે અને એસડીઆઈઆઈઓટી માટે તેમજ સ્કાડા જે આપણે ચર્ચા કરી છે તેને સક્ષમ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે તેથી મૂળભૂત રીતે જો તમને એસડીએન સક્ષમ સ્માર્ટ ગ્રીડ માટે રસ હોય તો આ વિશિષ્ટ સાહિત્ય તમને સ્માર્ટ ગ્રીડ માટેના સોફ્ટવેર નિર્ધારિત નિયંત્રણ પ્લેન સાથે કેવી રીતે વ્યવહાર કરવા જઈ રહ્યા છો તેના વિશેષતા આપશે તેથી આ સ્માર્ટ ગ્રીડ માટેના સોફ્ટવેર નિર્ધારિત નિયંત્રણ પ્લેનનો સર્વગ્રાહી દૃશ્ય છે તે ફક્ત કંટ્રોલ પ્લેન બતાવે છે તેથી આપણે તમારા સાઉથબાઉન્ડ એસબીઆઇ નોર્થબાઉન્ડ એનબીઆઈ અને મધ્યવર્તી ઘટકો જેવા કે સ્વીચ અને રાઉટર્સ ઓપરેશન્સ અને જાળવણી મેઇન્ટેનન્સ સર્વિસ મેનેજમેન્ટ ફોલ્ટ ડિસકવરી ટ્રેકિંગ સામાન્ય સુરક્ષામાં ફોલ્ટ સહિષ્ણુતા ટોચ ટોપોલોજી મેનેજમેન્ટ અને વધુ તેથી મૂળભૂત રીતે આ બધાની કાળજી આ ખાસ સ્તર પર નિયંત્રણ લેયરમાં લેવામાં આવે છે અને પછી આપણી પાસે આ બાજુના આ બધા જુદા જુદા ઘટકો છે જે મેં તમને અગાઉની સ્લાઇડમાં બતાવ્યા હતા તેથી સ્કાડા ડીઇઆરએમએસ અને ડીએમએસ આ અદ્યતન વિતરિત મેનેજમેન્ટ સિસ્ટમનો એક ભાગ છે તેથી સ્માર્ટ ગ્રીડ માટે સોફ્ટવેર વ્યાખ્યાયિત એસડીએન સેવાઓ પ્રદાન કરવા માટે મૂળભૂત રીતે તેઓ એકસાથે કામ કરે છે તેથી એસડીએન અને તેના આઇઆઇઓટીમાં અમલીકરણ સંદર્ભમાં પડકારોની અહીં આપણે આઇઆઇઓટીની વાત કરીયે છે આપણે વાત કરી રહ્યા છીએ એક ખૂબ જ મર્યાદિત લોસી નેટવર્ક ની જેમાં ઓછી શક્તિ છે ઉદાહરણ તરીકે આ પ્રકારના સતત વાતાવરણમાં એસડીએન અમલીકરણ માં આ પ્રકારના બંધાયેલા વાતાવરણમાં ખુલ્લા પ્રવાહનો ઓપન ફલૉનો અમલ જરૂરી છે પરંતુ તે એક મોટો પડકાર છે ઓપનફલૉ પ્રોટોકોલ ખુદ હેવી વેઇટ છે અને આઇઆઇઓઓટીના અવરોધક વાતાવરણમાં ઓપનફલૉને અમલ કરવું પડશે હાનિકારક વાતાવરણ એક વિશાળ પડકાર છે પરંતુ તે તદ્દન સમજી શકાય તેવું છે તેથી ત્યાં પરિણામે જુદા જુદા કાર્યો છે જે આપણે આઇઆઇઓટીના આ પ્રકારના અવરોધક નબળા વાતાવરણમાં ખુલ્લા પ્રવાહ અથવા અન્ય સોફ્ટવેર નિર્ધારિત ઉકેલોનું લાઈટ વેઈટ અમલીકરણ કેવી રીતે બનાવી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે તેથી ત્યાં જુદા જુદા મુદ્દાઓ જુદા જુદા ઉકેલો છે ઉદાહરણ તરીકે ફોગ આર્કિટેક્ચર નો વિચાર જ્યાં ખુલ્લા પ્રવાહના કેટલાક ભાગ અથવા આપણે જે સોફ્ટવેર નિર્ધારિત ઉકેલો વિશે વાત કરી હતી તે ફોગ નોડ્સ અને ધાર એજ ઉપકરણો લાગુ કરી શકાય છે અને અન્ય ભાગો કલોઉડમાં કેન્દ્રીયકૃત રીતે આગળ અમલમાં મૂકી શકાય છે અને ત્યાં ફોગ ઇનેબલ્ડ ઉકેલો છે જે આઇઆઇઓટીના આ અવરોધ અને હાનિકારક વાતાવરણ માટે સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સને લાગુ કરવાના આ વિવિધ પડકારોની કાળજી લેવા માટે પણ સૂચવવામાં આવી રહ્યા છે હવે આપણે તમને મિનિનેટ દ્વારા ખુલ્લા પ્રવાહના અમલીકરણને બતાવવા જઈ રહ્યા છીએ જે સમુદાયમાં એક લોકપ્રિય ઇમ્યુલેટર છે તેથી આપણે સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સને લાગુ કરવા અને આઈઆઈઓટીની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે મીનીનેટનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે હું તમને ટૂંક સમયમાં સંક્ષિપ્તમાં ડેમો આપવા જઈ રહ્યો છું તેથી મારી સાથે શ્રી સમરેશ બેરા પણ છે અને આ વિશેષ ડેમો આપવામાં મને મદદ કરશે તેથી હું તમને સૌ પ્રથમ આ આર્કીટેક્ચર બતાવવા જઇ રહ્યો છું જે મિનિનેટમાં અમલીકરણ માટે કેવી રીતે દેખાશે તેથી ચાલો હું તમને પહેલા આ બતાવીશ કે આપણે મિનિનેટમાં સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સને અમલમાં મુકવા માંગીયે છે તો મિનિનેટ એ ઇમ્યુલેટર છે જેની સાથે આપણે આ સોફ્ટવેરને નિર્ધારિત નેટવર્ક દૃશ્યનું અનુકરણ કરીશું અને આપણે આઈઆઈઓટી ટ્રાફિક વધુ ખાસ રીતે કહુંતો આઇઓટી ટ્રાફિકનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે કહી શકીએ કે આપણી પાસે આ મિનિનેટ છે જે આ વિવિધ નોડ્સના ત્વરિત દ્ગષ્ટાંતીકરણ અર્થાત ઇન્સ્ટાન્ટિએશન કાળજી રાખશે ચાલો આપણે કહીએ કે આ ગોળાકાર વર્તુળો તમારા જુદા જુદા સ્વિચ છે તેથી આ તમારા સ્વીચ છે અને અમારી પાસે આના જેવા દૃશ્ય હશે કે આપણે આ સ્વિચ દ્વારા કેટલાક આઈઆઈઓટી ટ્રાફિકને ફ્લોટ કરવા જઇ રહ્યા છો અને આ સ્વીચોમાં કંઈક ઓપન વી તરીકે ઓળખાતું હશે જે મૂળભૂત રીતે તે સ્વીચોમાં ખુલ્લાપ્રવાહને સક્ષમતા માટે છે તેથી આપણી પાસે આ ખુલ્લા ગોળાકાર વર્તુળો છે ચાલો માની લઈએ કે આ ઓપન વી વાળા સ્વીચો છે તેથી જે તેમાં ખુલ્લા પ્રવાહને અમલમાં મૂકે છે અને આપણી પાસે આ કોઈપણ જુદા જુદા નોડ્સ દ્વારા આઈઆઈઓટી ટ્રાફિક આવવાનું છે અને પછી આપણી પાસે એક નિયંત્રક હશે તેથી એસડીએન માં આપણે પહેલેથી જ જોયું છે કે આપણને અમુક પ્રકારના કંટ્રોલરની જરૂર હોય છે અને તે વિશિષ્ટ નિયંત્રક જેનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેનું નામ પોક્સ છે તેથી પોક્સ કંટ્રોલર પાસે આ વિવિધ સ્વિચ પર આ વિશેષ નિયંત્રણ હશે જે ઓપનવી સ્વીચો જ છે અને ટોચ પર આપણી પાસે એક એપ્લિકેશન અથવા વિવિધ એપ્લિકેશનો છે જે કદાચ ચાલે છે તો ચાલો આપણે સમજીયે કે કેટલીક એપ્લિકેશન ચાલી રહી છે તેથી અમારા કિસ્સામાં હું તમને કેટલાક રૂટીંગ પ્રોટોકોલ અમલમાં બતાવવા માંગું છું સૌથી સરળ રૂટીંગ પ્રોટોકોલ કે જેના વિશે હું વિચારી શકું છું તે ટૂંકમાં શોર્ટેસ્ટ પાથ ડીલે છે તેનો અર્થ એ કે ટૂંકો વિલંબ પાથ પસંદ કરવામાં આવશે તેથી ટૂંકમાં આને એસપીડી તરીકે શોર્ટેસ્ટ પાથ તરીકે ઓળખવામાં આવે છે જે માર્ગ ઓછામાં ઓછો વિલંબ કરે છે તે પસંદ કરવામાં આવશે તેથી આ ખાસ નિયંત્રકનો ઉપયોગ કરીને શોર્ટેસ્ટ પાથ ડીલે પ્રોટોકોલ ચલાવવામાં આવશે તેથી આ એ દૃશ્ય છે જે અમે તમને હવે બતાવવા જઈ રહ્યા છીએ કે અમે કેવી રીતે અમલ કરવા જઈ રહ્યા છો અને આ રૂટીંગ કેવી રીતે બનશે અને આ મિનિનેટ વાતાવરણ છે જે આ ગુગલ ક્લાઉડ ઉપર એક્ઝેક્યુટ થયેલ છે અને હું તમને બતાવવા જઈશ કે આપણે મિનિનેટ ઇમ્યુલેટરનો ઉપયોગ કરીને આ અમલીકરણ કેવી રીતે કરીશું તેથી હું તે કરવા પહેલાં હું તમને બતાવવા માગું છું કે આ શીખતા પહેલાં તમને ખરેખર શું કરવાની જરૂર છે તેથી અમલીકરણ માટે સૌ પ્રથમ આપણે મૂળભૂત રીતે અમુક સિસ્ટમ સેટિંગ્સ રાખવાની જરૂર છે તેથી આ જુદી જુદી સેટિંગ્સ છે જે આપણે મિનિનેટ પર અમારા શોર્ટેસ્ટ પાથ ડીલે પ્રોટોકોલ ચલાવતા પહેલા કરવી પડશે તેથી પહેલાં આ તમામ સિસ્ટમ આવશ્યકતાઓ છે તેથી તમારે 2 કોર સીપીયુ અને 20 જીબી સ્ટોરેજ સાથે ઓછામાં ઓછી 4 જીબી રેમ સાથે ઉબુન્ટુ 14 અને તેથી વધુની જરૂર છે અન્ય આવશ્યકતાઓ એવી છે જે તમે જાણો છો કે તમારે બીજા સોફ્ટવેરે જેમ કે પાયથોન 2 7 Python 2 7 નેટવર્ક એક્સ 2 1 networkX 2 1 અને પીપ ઇન્સ્ટોલ કરવાની જરૂર છે અને થોડા વધુ ઇન્સટાલેશન કરવા પડશે આપણે આ બધાને ઇન્સ્ટોલ કર્યા પછી પણ તમારે મિનિનેટ અને પોક્સ ઇન્સ્ટોલ કરવું પડશે તેથી તમે જાણો છો કે મેં તમને મિનિનેટને ડાઉનલોડ કરવા માટે સ્રોત આપ્યું છે અને તે મીનીનેટ સ્થાપન ઇન્સ્ટોલેશન માટે ઉપયોગ કરી શકાય તે આદેશ સૂચના પણ અહીં આપવામાં આવ્યો છે તેથી ઇન્સ્ટોલ એસએચ install sh આ મિનિનેટ પોક્સ વગેરે સ્થાપિત કરશે અન્ય નિર્ભરતાઓ ગમે ત્યાં હોય અહીં ડાઉનલોડ કર્યા પછી બધું ઇન્સ્ટોલ થઈ રહ્યું છે તેથી ત્યારબાદ અમારે નેટવર્ક ટોપોલોજી બનાવવાનું છે જેના માટે આ વિશિષ્ટ પેકેજ ડાઉનલોડ કરી શકાય છે અને તે આ રીતે ઇન્સ્ટોલ થઈ શકે છે અને આ તે ટ્રાફિક જનરેટર છે જેનો આપણે આઇઓટી ટ્રાફિક જનરેટર માટે ઉપયોગ કર્યો છે આપણે ડી આઇટીજી ટ્રાફિક જનરેટરનો ઉપયોગ કર્યો છે અને તે તમને ખબર હશે કે તે આ ખાસ સ્રોતમાંથી મેળવી શકાય છે અને તેથી પ્રયોગ સેટિંગ્સ મૂળભૂત રીતે આપણે જાણી શકો છો અથવા વિનંતી છે કે કરીને અમારા પેપર પર જાઓ જેનું શીર્ષક અહીં આપવામાં આવ્યું છે તે પેપર 2018 માં કમ્પ્યુટિંગમાં ઉભરતા મુદ્દાઓ પર આઇઇઇઇ ટ્રાન્ઝેક્શનમાં પ્રકાશિત થયું હતું અને સંબંધિત ડીઓઆઇ પણ તમારા માટે આપવામાં આવ્યું છે તેથી આ વિશિષ્ટ સંદર્ભનો ઉપયોગ કરીને આપણે અમારા પેપર દ્વારા ત્યાંની સુસંગત સેટિંગ્સ જોઈ શકો છો તેથી આપણે તમને આ ખાસ પ્રયોગ બતાવવા માટે તે સેટિંગ્સનો ઉપયોગ કરીશું તેથી લિંક બેન્ડવિડ્થની સેટિંગ્સ લિંક ડીલે પ્રવાહની આવશ્યકતાઓ ટ્રાફિક જનરેશન રેટ પેકેટ સાઈઝ વગેરે આ બધા આ ખાસ પેપરમાં ઉલ્લેખિત છે તેથી તે સેટિંગ્સનો ઉપયોગ કરો મેં તમને કહ્યું તેમ પ્રાયોગિક પ્લેટફોર્મ ગૂગલ ક્લાઉડનો ઉપયોગ કરશે અને તેથી આ ખાસ ગૂગલ ક્લાઉડ દાખલાનો આપણે ઉપયોગ કરી રહ્યા છે સીપીયુ ઇન્ટેલ સ્કાયલેક 2 વર્ચ્યુઅલ સીપીયુ CPU - Intel Skylake - 2 Virtual CPUs રેમ 7 5 જીબી RAM 7 5 GB અને 50 જીબી સ્ટોરેજ અને ફોરવર્ડિંગ પ્રિન્સીપલ ટૂંકા વિલંબ પાથનો ઉપયોગ કરશે આપણે તમારા અન્ય કોઈપણ રૂટીંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરી શકશો તેમજ તમારા ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ પ્રોટોકોલ અથવા એમઆરસી અથવા કોઈપણ અન્ય રૂટીંગ માહિતી પ્રોટોકોલ રીપ અથવા આપણે ઇચ્છો તે ઉપયોગ કરી શકશો તેથી ફક્ત ઉદાહરણ તરીકે આપણે તમને શોર્ટેસ્ટ ડીલે પાથ બતાવવા જઈ રહ્યા છીએ અને આપણે જાણો છો કે તે કેવી રીતે પેકેટ્સ ને 1 બિંદુથી બીજા સ્થાને આગળ જશે તેથી આપણે જેની વાત કરી રહ્યા છીએ આ પેકેટો મૂળભૂત રીતે રાઉટીંગ ટ્રાફિક પેકેટ છે આપણે તમને જે પરિણામો બતાવવા જઈ રહ્યા છીએ તે મૂળભૂત રીતે એવા છે જે નેટવર્ક કામગીરીની દેખરેખની થ્રુપુટ વિલંબ અને ખડકલોના જીટર jitter મૂળભૂત રીતે સમયના સંદર્ભમાં વિલંબના ફેરફારનો દર સંદર્ભમાં કાળજી લેશે તેથી જીટર પેકેટનુ નુકસાન એ કેટલાક પ્રમાણભૂત નેટવર્ક કામગીરી મોનિટરિંગ પરિમાણ છે અને આનો ઉપયોગ પેકેટના નિયંત્રક માટે પણ કરવામાં આવશે તેનો અર્થ એ કે નિયંત્રકો પાસે આવતા પેકેટોની સંખ્યા અને ત્યાં રહેલા ક્યુઓએસ ઉલ્લંઘન છે તેથી આ બધાને માપવામાં આવશે અને બતાવવામાં આવશે તેથી જો આપણે કોઈ સંશોધન પેપર વિશે વાત કરી રહ્યા હોવ તો મૂળભૂત રીતે આપણે આ નેટવર્ક પરિમાણોનું આલેખ કરો છો તમે બતાવશો કે આ નેટવર્ક પરિમાણો સમય સાથે કેવી રીતે છે તેથી આ સૂચનો છે કે જેનો ઉપયોગ આપણે આ વિશેષ પ્રોટોકોલને અમલમાં મૂકવા માટે કરી રહ્યા છે જે આપણે બતાવવા જઈ રહ્યા છીએ અને તે કરવામાં આવે છે તેથી આ સૂચનો છે જેનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો હવે આ ખાસ વિંડો પર જઈએ અને ચાલો આપણે બતાવીએ કે આ વસ્તુઓ કેવી રીતે કાર્ય કરશે તેથી જેમ કે પ્રોફેસર મિશ્રાએ જણાવ્યું છે કે આપણે બારાબાસી આલ્બર્ટ નો ઉપયોગ કરીને નેટવર્ક ટોપોલોજી બનાવવા માટે મિનિનેટ ઇમ્યુલેટરનો ઉપયોગ કરીશું અને આપણે સ્વીચને નિયંત્રિત કરવા માટે પોક્સ નિયંત્રકનો ઉપયોગ કરીશું અને આપણે ઓપેનફલૉ 1 1 openflow 1 1 નો ઉપયોગ કરી રહ્યા છીએ મિનિનેટ ઇમ્યુલેટર સંસ્કરણ વર્ઝન 1 1 ને સપોર્ટ કરે છે અને તે 1 2 અથવા 1 3 ને સપોર્ટ કરતું નથી તેથી આપણે ઓપન ફ્લો વર્ઝન 1 1 નો ઉપયોગ કરીશું તો ડાબી બાજુની વિંડોમાં આપણી પાસે પોક્સ કંટ્રોલર ટર્મિનલ છે અને જમણી બાજુ આપણી પાસે મિનિનેટ ટોપોલોજી ટર્મિનલ છે તેથી પહેલા આપણે પોક્સ નિયંત્રકને સક્ષમ કરવું પડશે જેથી તે બધા સ્વીચ સાંભળી શકે તો હું અમુક સૂચનાનો ઉપયોગ કરીશ તેથી આ સૂચના આદેશ છે કે આપણે શોર્ટેસ્ટ ડીલે પાથ જેવી આવશ્યકતાઓ અનુસાર કોડ લખ્યો છે આપણે Python pox py આદેશ દ્વારા પાયથોન પ્રોગ્રામ ચલાવશે જે પોક્સ કંટ્રોલરના બધા મોડ્યુલોને સક્ષમ કરશે પછી અમારી પાસે ડિઝાઇન યોજના છે પછી ઓપન ફલૉ ડોટ ડિસકવેરી છે જે બધા શોધાયેલ સ્વીચોને સાંભળી શકે છે અને અંતે આપણે ડિબગીંગ પદ્ધતિને સક્ષમ કરી છે તેથી ચાલો હું આ સૂચના ચલાવીશ જેથી તમે જોઈ શકો છો કે ઓપન ફલૉ પોર્ટ નંબર 6633 પર સાંભળી રહ્યો છે અને તે સ્થાનિક નિયંત્રક છે તેથી જ અમારી પાસે કોઈ બાહ્ય આઈપી સરનામું નથી હવે પોક્સ નિયંત્રક સાંભળી રહ્યું છે તેથી પોક્સ કંટ્રોલરને સક્ષમ કર્યા પછી આપણે મિનિનેટનો ઉપયોગ કરીને નેટવર્કનું અનુકરણ કરીશું તેથી તે માટે અમારી પાસે વિશિષ્ટ સૂચના છે કે sudo python py આપણે ટોપોલોજી બનાવવા માટે તેમજ ટ્રાફિક ઉત્પન્ન કરવા માટે એક ખાસ સ્ક્રિપ્ટ બનાવી છે તેથી નેટવર્કનું અનુકરણ કર્યા પછી આપણે બારાબાસી આલ્બર્ટ ટોપોલોજી અને પોક્સ કંટ્રોલરનો સ્વીચ સાંભળીને નેટવર્ક બનાવ્યું છે તેથી જ તમે તે ઓપન ફલૉ ડોટ ડિસકવેરી જોઈ શકો છો વિવિધ સ્વીચો શોધી શકો છો લિંક મળી છે સ્વીચો મળ્યા છે જો હું પોક્સ કંટ્રોલર બાજુ પર જઉં તો તમે જોશો કે જુદી જુદી લિંક્સ મળી આવી છે અને આ સ્વીચો છે જે POX નિયંત્રક સાથે જોડાયેલ છે હવે ટોપોલોજી બનાવ્યા પછી ટોપોલોજી સ્થિર છે અને તે હવે પોક્સ નિયંત્રક સાથે જોડાયેલ છે અને હવે સુચના કંમાન્ડ જેન નો ઉપયોગ કરીને હું ટ્રાફિક ઉત્પન્ન કરીશ તેથી જેન લખવાનો અર્થ એ છે કે આપણે વ્યાખ્યાયિત કરેલા આઇઓટી ટ્રાફિકને ઉત્પન્ન કરવામાં સક્ષમ છે જે આપણે સ્ક્રિપ્ટમાં લખ્યું છે તેથી જો હું જેન પર મૂકું છું તો તે આઇઓટી ટ્રાફિક ઉત્પન્ન કરશે તેથી આપણે 100 સેકંડ માટે ટ્રાફિકનું અનુકરણ કર્યું છે તેનો અર્થ એ કે 100 સેકંડ માટે તે ઓછી સંખ્યાના ફલૉ પ્રવાહ ઉત્પન્ન કરશે તેથી અહીં ફલૉ પ્રવાહ નો અર્થ પેકેટોનો પ્રવાહ છે તેનો અર્થ એ કે અમારી પાસે પ્રવાહની સંખ્યા ઓછી છે પરંતુ પેકેટોની સંખ્યા 1000 ની ક્રમમાં છે તેથી પોક્સ કંટ્રોલર પર ડાબી બાજુ તમે એક પેકેટ યુડીપી ફ્લો પેકેટ જોઈ શકો છો ટીસીપી પ્રવાહ જોઈ શકો છો તેથી વિવિધ પેકેટ ફ્લો જનરેટ થાય છે અને પોક્સ કંટ્રોલર સંદેશાઓમાં પેકેટ મેળવે છે તેથી ચાલો આપણે પ્રયોગ પૂર્ણ થવા માટે થોડો સમય રાહ જોઈશું અને પછી હું તમને પરિણામો બતાવીશું તેથી તમામ પ્રવાહ ઉત્પન્ન થાય છે અને તમે જુદા જુદા પોર્ટના યુડીપી પોર્ટ પર સમાપન સ્ત્રોત કેવી રીતે થાય છે તે જોઈ શકો છો તેથી આપણે ટ્રાફિક જનરેશન પૂર્ણ કર્યું છે તો ચાલો હવે મિનિનેટ ઇમ્યુલેટર છોડો હવે ડાબી બાજુ તમે POX નિયંત્રક પર જોઈ શકો છો જેને શોધ્યું છે કે સ્વીચો ડિસ્કનેક્ટ થઈ રહ્યાં છે સ્વીચ આઈડી નંબરથી ડિસ્કનેક્ટ થયેલ છે ચાલો હવે તમને પરિણામ બતાવીએ તો તમે અહીં મિનિનેટ ઇમ્યુલેટર પર જોઈ શકો છો એક લોગ જનરેટ થાય છે જેમાં વિવિધ નેટવર્ક પર્ફોર્મન્સ મેટ્રિક્સ શામેલ છે તેથી હું તેને ડીકોડ કરવા દઉં કારણ કે આપણે ડી આઇટીજી જનરેટરનો ઉપયોગ કરીને ટ્રાફિક બનાવ્યો છે તેથી આપણે આ આઇટીજી ડીકોડ સૂચનાનો ઉપયોગ કરવો પડશે તો "ITGDec log" એ કમાન્ડ છે તેથી તે ફક્ત આખી વસ્તુનું સંકલન કરી રહ્યું છે હવે આપણે જોઈ શકો છો આપણે પ્રવાહની કુલ સંખ્યા ઉત્પન્ન કરી છે જે 24 છે કુલ સમય 50 સેકંડ છે જો કે આપણે 50 સેકંડની અંદર 100 સેકંડની વ્યાખ્યા આપી છે બધા પ્રવાહ નેટવર્કમાં ઉત્પન્ન થાય છે અને રૂટ થાય છે અને મેં કહ્યું છે કે પેકેટોની કુલ સંખ્યા એ 1000ના ક્રમમાં છે તો 24 પ્રવાહ માટે ઉત્પન્ન થયેલા કુલ પેકેટની સંખ્યા 74150 ચુંમોતેર હજાર એકસો પચાસ છે અને આપણે વિવિધ વસ્તુઓ જોઈ શકીએ છીએ જેમ કે સરેરાશ વિલંબ શું છે એટલે કે 218 મિલિસેકંડ પછી સરેરાશ જીટર જે 18 મિલિસેકંડ છે અને પછી આપણી પાસે સરેરાશ બીટ રેટ છે જે થ્રુપુટ છે તેથી છેવટે આપણી પાસે 457878 KBPS ચાર લાખ સત્તાવન હજાર આઠસો ઈઠ્યોતેર કેબીપીએસ છે અંતે આપણે જોઈ શકશો સરેરાશ જે પેકેટ્સ સંખ્યા ઘટી છે તે 1 85 એક દશમલવ પંચાસી ટકા છે જે ખૂબ ઓછી છે તેથી તમે તમારું પોતાનું બેંચમાર્ક ડિઝાઇન કરી શકો છો અને તમે તેનો પ્રયોગ કરી શકો છો અને તે મુજબ તમે નેટવર્ક કામગીરીને માપી શકો છો પોક્સ નિયંત્રક પર ચાલો જોઈએ કે શું થયું હું પોક્સ નિયંત્રકથી બહાર નીકળી રહ્યો છું ચાલો જોઈએ કે જ્યાં આપણે પરિણામો સંગ્રહિત કર્યા છે ત્યાં આપણે શું મેળવ્યું છે તેથી cat stats 1 log કંમાન્ડ લખો આપણે આ ઉત્પન્ન કર્યું છે તેથી ચાલો આપણે અહીં શું મળ્યું છે તે તપાસો તેથી અમને મળી કુલ આઈપી પેકેટની સંખ્યા 277 બસ્સો સિત્યોતેર છે તેથી યુડીપી પેકેટની સંખ્યા આપણે પ્રાપ્ત કરી એ 202 બસ્સો બે છે જેમ પ્રોફેસર મિશ્રાએ ઉલ્લેખિત કર્યું છે કે આઇઓટી દૃશ્યમાં આપણી પાસે યુડીપી પ્રવાહ છે તેથી જ આપણે યુડીપી પેકેટની પણ ગણતરી કરી છે અને યુડીપી પ્રવાહની સંખ્યા 24 ચોવીસ છે તો ડાબી બાજુ આપણે જોઈ શકો છો કે પ્રવાહની સંખ્યા પણ ઉત્પન્ન થાય છે જે 24 ચોવીસ છે ક્યુઓએસનું ઉલ્લંઘન કરેલા યુડીપી પ્રવાહની સંખ્યા 0 શૂન્ય છે જો કે નેટવર્કમાં અમારી પાસે 74150 ચુંમોતેર હજાર એકસો પચાસ પેકેટ છે પરંતુ આપણને કંટ્રોલરના અંતમાં સંદેશાઓમાં ફક્ત 277 બસ્સો સિત્યોતેર પેકેટ મળ્યાં છે તેનો અર્થ એ કે ફ્લોના નિયમો અનુસાર સંખ્યાબંધ પેકેટો જે ફ્લો નિયમ સાથે મેળ ખાતા હોય છે અને તે જ પેકેટ છેવટે નિયંત્રક દરે પેકેટ ઉત્પન્ન કર્યા વિના લક્ષ્યસ્થાન પર આગળ મોકલવામાં આવે છે તો આ એક નાનો ડેમો છે જે અમે તમને બતાવ્યું છે જેથી તમે આઇઓટી ટ્રાફિકનું અનુકરણ કરી શકો અને તમે નેટવર્ક કામગીરીને મોનિટર કરી શકો તમે સેન્સર્સથી નેટવર્ક પર આવતા વાસ્તવિક ડેટાને પણ સામનો કરી શકો છો અને તમે તમારા પોતાના રૂટીંગ અલ્ગોરિધમનો વાસ્તવિક સમયમાં એસડીએન નિયંત્રકનો ઉપયોગ કરવા માટે જમાવટ કરી શકો છો ચાલો આપણે કહીએ કે વિલંબ ઓછો કરીએ અથવા ઓછામાં ઓછું નુકસાન થાય અથવા આપણે કહી શકીએ કે આપણે નેટવર્ક કાર્યક્ષમતાને મહત્તમ બનાવવા માંગીએ છીએ તેથી આની સાથે આપણે વ્યાખ્યાનના અંત લાવીએ છીએ અને આ આઈઆઈઓટી અને સોફ્ટવેર વ્યાખ્યાયિત આઈઆઈઓટી પર આગળ વધવા તમારા માટે વિવિધ સંદર્ભોની સૂચિ છે આ સંદર્ભો તમને જુદા જુદા ઉકેલો અને જે વિવિધ પહેલ ઉપલબ્ધ છે તે વિશે વધુ સારી જાણકારી આપશે હું તમને આ વિશેષ સાહિત્ય થી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરીશ જેથી તમને 6ટીઆઈએસસીએચ આર્કિટેક્ચરને અને તેનો ઔદ્યોગિક આઇઓટી દૃશ્યો સમજવા માટે મદદ થશે અને આપણે આઇઆઇઓટી માટે એસડીએન સક્ષમ 6ટીઆઈએસસીએચ આર્કિટેક્ચર કેવી રીતે ઉપાયોગ કરી શકશો તે સમજાશે આની સાથે આપણે આઇઆઈઓટી માટે સોફ્ટવેર નિર્ધારિત નેટવર્ક્સ પરના સમગ્ર વ્યાખ્યાનનો અંત લાવીએ છીએ